બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પર મોડ્યુલ નંબર 4 અને લેક્ચર નંબર 36 માં છીએ અને આપણે લાઇન પ્રોજેક્શન્સ પર કેટલાક ઉદાહરણો વિશે વાત કરી રહ્યા છીએ ચાલો શરૂ કરીએ ત્રીજું ઉદાહરણ એ છે કે એક 75 mm લાંબી લાઇન CD ઉપરના દેખાવમાં જોતા 50 mm જેટલી છે અને તેનો છેડો C હોરિઝોન્ટલ સપાટીમાં છે અને વર્ટિકલ સપાટીની સામે 50 mm દૂર આવેલો છે છેડો D વર્ટિકલ સપાટી ની 55 mm સામે છે અને તે હોરીઝોન્ટલ સપાટીથી ઉપર છે જો આવી શરત આપેલી હોય તો CD ના પ્રોજેક્શન્સ દોરો અને હોરિઝોન્ટલ સપાટી અને વર્ટીકલ સપાટી સાથેના ખૂણા શોધો ચાલો આપણે સોલ્યુશન જોઈએ તેથી અહીં XY સપાટી પહેલા બનાવવી પડશે આપણે જોઈ શકીએ કે છેડો C હોરિઝોન્ટલ સપાટીમાં છે તેથી જ્યારે તે હોરિઝોન્ટલ સપાટીમાં હોય ત્યારે પ્રોજેક્શન્સ જો આપણે તે જોતા હોઈએ તો તે XY અક્ષ પર હશે તેથી આમાંના કોઈ એક પ્રોજેક્શન્સને તે બિંદુમાંથી પસાર થવું પડશે અને હવે આપણે C ને શોધવું છે કે જે XY પર છે જે હોરિઝોન્ટલ સપાટી છે અને તે XY સપાટીની નીચે 50 mm બિંદુ C છે કારણ કે તેનો છેડો C હોરિઝોન્ટલ સપાટીમાં છે અને વર્ટિકલ સપાટીની સામે 50 mm આવેલું છે તેથી જ્યારે અમારી પાસે 3 D ચિત્રાત્મક દેખાવ માં આ પ્રકારની રેખા હોય છે જો આ હોરિઝોન્ટલ સપાટી હોય તો વર્ટિકલ સપાટીની સામે 50 mm જેટલા અંતરે છે આપણી લાઇન બિંદુ C થી શરૂ થાય છે જે 50 mm જેવું કંઈક છે અને તે આં સપાટી મા છે તેથી તે C પોઇન્ટ માર્ક કરો પછી આ બિંદુઓથી લોકસ દોરો તેથી આપણી પાસે બે બિંદુ રહે છે c અને c આ લોકસ લાઇન છે પછી બીજી લોકસ લાઇન 15 mm જેટલી દોરો કારણ કે આ છેડો D વર્ટિકલ સપાટીની સામે 15 mm છે તેથી વર્ટિકલ સપાટીથી આપણે જાણતા નથી કે તે અહીં છે અહીં છે અને તે ખરેખર ક્યાં છે આ બિંદુ 15 mm પર છે તેથી આ એક છે કારણ કે c ત્યાં 50 mm હોવાનું માનવામાં આવે છે અને d થોડો નજીક છે તેથી તે બિંદુએ છે તેથી તે ઓળખવા માટે કે અમે આ સમગ્ર વસ્તુને એક લોકસ તરીકે દર્શાવી રહ્યા છીએ એકવાર તે થઈ જાય પછી આપણે c થી લોકસ d પર 50 mm અને 75 mm અંતર બનાવશું તેથી આ c પોઇન્ટ છે 50 mm સુધી માર્ક કરો અને 75 mm પાસે પણ માર્ક કરો કારણ કે છેડો C HP માં છે અને વર્ટિકલ સપાટીની સામે 50 mm અંતરે આવેલું છે તેથી આપણે અહીંયા માર્ક કરીને d અને d 1 નું સ્થાન નક્કી કરવાની સ્થિતિમાં હોઈશું પછી d 1 થી તેને પ્રોજેકટ કરવા માટે એક વર્ટિકલ લીટી દોરો જે બિંદુ 6 છે અને ત્યાંથી આ પ્રોજેક્ટેડ લાઈન LFV પર c માપીને એક ચાપ દોરો એક ચાપ દોરો તે ત્યાં બધી રીતે આગળ લંબાઇ શકે છે આપણે પહેલેથી જ d પોઇન્ટ સ્થિત કર્યું છે તેથી પ્રોજેક્ટર લાઇન દોરો જે d ને સૂચવવા માટે છેદશે એકવાર આપણે d જાણીએ પછી c અને d જોડી દો અને તે સામેનો દેખાવ હશે એકવાર આપણે d જાણીએ પછી પ્રોજેક્ટર લોકસ દોરો પહેલેથી જ c થી d 1 એ આપણી સાચી લંબાઈ છે તેથી c d 1 ને માંપી લો અને c થી એક સ્થાન પર છેદ કરો કે જેને d 1 કહો આ રીતે આપણે ડાયાગ્રામ બનાવીશું તો આ ફરીથી સાચી લંબાઈ બની જાય છે અને આ એંગલ સાચો કોણ છે તે જ રીતે લાઈન c d 1 હોરીઝોન્ટલ અક્ષ સાથે કોઈક કોણ બનાવે છે તે સાચી કોણ ફાઇ મળશે તેથી અહીં CD ના પ્રોજેક્શન્સ છે જે આપણે જાણ નથી તેમાં આગળનો દેખાવ છે અને ઉપરનો દેખાવ છે અને હોરિઝોન્ટલ સપાટી અને વર્ટિકલ સપાટી સાથેના ખૂણા છે આં બધી વસ્તુઓ નો ખ્યાલ નથી તો ચાલો આપણે તેને ફરીથી શીટ પર જોઈએ તેથી ડ્રોઇંગ શીટ પર સૌ પહેલા આપણે હોરિઝોન્ટલ લીટી XY દોરવી પડશે આ X અક્ષ Y અક્ષ તરીકે કહો અને આ પ્રોજેક્ટરને સ્થિત કરવા માટે એક વર્ટિકલ લીટી દોરો અને આપણો c X અક્ષ XY અક્ષ પર પહેલેથી જ છે અને c એ લાઇનથી 50 mm નીચે અથવા વર્ટિકલ સપાટીની સામે સ્થિત છે અહીં c માટે 50 mm માર્ક કરો તે રીતે આ સપાટીથી લોકસ દોરો તે જ રીતે XY અક્ષની નીચે 15 mmની લોકસ લાઇન દોરો આ તે લાઈન અક્ષ છે જે d અથવા d આ સ્તરે નક્કી કરવાની સ્થિતિમાં હશે એકવાર થઇ જતાં 50 mm છેદ બનાવો તેથી ચાલો d લાઈન શોધવા માટે 50 mm માપીએ તેથી આ 50 mm છે તેથી આપણે c માંથી પસાર કરીને એક ખૂણો બનાવવો પડશે જે ત્યાં d મળશે પછી આપણે 75 mm માર્ક કરી તેને ચાલો d 1 કહીએ અહી બિંદુ c અને d જોડો એ આપણી ઉપરની વ્યૂ લાઈન છે અને c થી સાચી લંબાઈ લાઇન જો આપણે d 1 માં જોડી રહ્યા છીએ તો આ આપણી સાચી લંબાઈ આપે છે હવે તે વર્ટિકલ સપાટી પર ઉપર નું દૃશ્ય અને સાચી લંબાઈ શોધવા માટે પ્રોજેક્ટર દોરો તો આ એક પ્રોજેક્ટર છે અન્ય એક આ પ્રોજેક્ટર છે આ પ્રોજેક્ટ બરાબર પસાર થતો હોય છે આ લાઇન છે હવે આપણે શું કરવાનું છે કે આ કોણ આપણે માપીશું ચાલો આપણે તેને ફાઇ કહીશું અને આ સાચી લંબાઈ છે અને આ એક ઉપરનો વ્યુ છે હવે આપણે ત્યાં d 1 ને XY અક્ષ પર ત્યાંથી આ વ્યૂઝ બનાવવા માટે તેને ફેરવવું પડશે તો ચાલો આપણે આ લાઈન માપીએ તેથી ચાલો આપણે એક આર્ક દોરીએ છીએ જે અહીથી પસાર થઈ રહી છે પહેલાથી જ આપણે તેની સાચી લંબાઈ જાણીએ છીએ તેથી આ અક્ષ પર સાચી લંબાઈ શોધીએ આ ત્યાં ક્યાંક આવે છે લોકસ દોર્યા પછી આપણે તેને શોધી શકવાની સ્થિતિમાં હોઈશું હવે d માટેનું લૉકસ એ આ d પ્રોજેક્ટર લાઇન જ છે અને c થી આ લીટીમાં જોડાઈને આપણું સામેનું વ્યુ શોધી શકાય છે એકવાર સામેનો દેખાવ ત્યાં આવે પછી લોકસ લાઇન d બિંદુ માંથી પસાર થાય છે કારણ કે આ લંબાઈ આપણે અહીંથી ત્યાં સ્થાનાંતરિત કરી છે આપણે તેને તે અક્ષ પર સ્થાનાંતરિત કરીએ છીએ ત્યાં તેને છેદે છે ચાલો આપણે d 1 કહીએ ફરીથી તે વર્ટિકલ સપાટીમાં આપણી સાચી લંબાઈ જેનો પ્રોજેક્શન્સ છે તે આ એક છે અને આ ખૂણો થીટા છે ચાલો આ કોણને માપીએ હોરીઝોન્ટલ સાથે આં ફાઇ એંગલ તે 29 ડિગ્રી બનાવે છે અને થીટા એંગલ 46 છે અને સાચી લંબાઈ 72 mm છે અને આ પણ સાચી લંબાઈ છે ચાલો હવે આપણી લાઈનોના પ્રોજેક્શન માટે વધુ એક ઉદાહરણ હલ કરીએ તો ચાલો સ્લાઇડ જોઈએ અહીં ઉદાહરણ 4 ત્યાં બે સીધી રેખાઓ PQ અને QR છે તેથીત્યાં ફક્ત એક લાઇન નથી પરંતુ બે લાઇનો PQ અને QR છે તેઓ સામેના ભાગમાં અને ઉપરની વચ્ચે આગળના દેખાવમાં અને ઉપરનાં દેખાવમાં 120 ડિગ્રીનો કોણ બનાવે છે PQ 60 mm લાંબી છે અને સમાંતર છે અને હોરીઝોન્ટલ સપાટી અને વર્ટીકલ સપાટી બંનેથી 15 mm અંતરે આવેલુ છે જો તેવું છે તો PQ અને QR વચ્ચેનો સાચો કોણ નક્કી કરો જો બિંદુ R હોરિઝોન્ટલ સપાટીથી 50 mm ઉપર હોય તેથી ત્યાં બે લાઇનો P અને Q છે તે સાચી છે અને QR પણ ત્યાં છે તેનો અર્થ છે બીજી લાઇન Q માંથી પસાર થવાની છે તે કદાચ R છે તેઓ તેમની વચ્ચે 120 ડિગ્રી એંગલ બનાવે છે અને આ ઉપરના વ્યુ મા સામે બાજુ આવેલ છે PQ ની લંબાઈ 60 mm છે જે આપણે જાણીએ છીએ અને તે સમાંતર છે અને hp ની સામે 15 mm છે અને vp બંને હોરીઝોન્ટલ સપાટીથી છે અને વર્ટિકલ સપાટી આ 15 mm દૂર છે જો તે શરત છે તો શું આપણે આ PQ વચ્ચેનો સાચો કોણ નક્કી કરી શકીએ તેથી ચાલો આપણે તે ઉદાહરણ પદ્ધતિસર હલ કરીએ પ્રથમ સપાટી પર એક સંદર્ભ લાઇન XY દોરો પછી HP થી 15 mm ઉપર પોઇન્ટ p માર્ક કરો તેથી તે HP થી 15 mm ઉપર છે આગળના દૃશ્યમાં અમે તે 15 mmનું પ્રોજેક્શન્સ લઈ રહ્યા છીએ જેથી p પોઇન્ટ 15 mm જેટલું હશે એ જ રીતે p પોઇન્ટ જ્યારે આપણે સામેના ઉપરની દિશામાંથી જોઈએ છીએ તેથી નીચે 15 mm છે પછી pq લાઈન અને pq બે સમાંતર 60 mm લાંબી રેખાઓ દોરો તેથી તે એક લીટી છે જે આપણે જોઈ રહ્યા છીએ તે આગળના વ્યૂમાંના પ્રોજેક્શન્સ અને ઉપરના વ્યુમાં ઉપરથી લીધેલા પ્રોજેક્શન છે તેથી p પોઇન્ટ પરથી એક પ્રોજેક્ટેડ લાઇન pq દોરો જે 60 mm છે 60 mm લાંબી છે તેથી 60 mm અને તે આ XY અક્ષ સાથે સમાંતર છે અને તે હોરિઝોન્ટલ સપાટી અને વર્ટીકલ સપાટી બંનેથી પણ 15 mm દૂર છે તેથી એકવાર આપણે pq અને p q કે જે 60 mm છે જે પ્રોજેકશન થાય છે આપણે બિંદુ q થી એક રેખા દોરવી પડશે તેથી આપણે q બિંદુ સ્થિત કર્યું છે અને 120 ડિગ્રી લીટી આપણે તેને તે રીતે દોરીશું અને આ XY ઉપર 50 mmની હોરિઝોન્ટલ રેખાને મળે છે તેથી 50 mm પર હોરિઝોન્ટલ રેખા દોરો અને ચાલો આ બિંદુને r કહીશું એકવાર r તે હોરિઝોન્ટલ પર સ્થિત થઈ જાય છે આપણે q અને r ને કનેક્ટ કરી શકીએ છીએ q આ r છે જે તે લાઈનમાં જોડાય છે અને p r પણ આપણે p r બનાવી શકીએ છીએ આ તે રીતે છે જે આપણે તેને દોરીએ છીએ તે પછી ચોથા પગલાં મા બિંદુ q થી એક રેખા દોરો q થી એક રેખા દોરો જે તે રીતે 120 ડિગ્રી કોણ પર છે તે માટે 120 ડિગ્રી છે અને તે પ્રોજેક્ટર r ને મળે છે આ સ્થાન પરની આ પ્રોજેક્ટર લાઇન છે અને તેને r કહીશું પછી q r અને સાથે p r જોડૉ આ r છે અને પછી આ પોઇન્ટ p અને r જોડો સૌ પ્રથમ ચાલો આપણે શીટ પર આ પગલાંઓ પ્રમાણે દોરીએ પ્રથમ આપણે શું કરવાનું છે એક XY લાઇન દોરો X અક્ષ Y અક્ષ પછી બિંદુઓ ચિહ્નિત કરો તેથી પ્રોજેક્ટર લાઇન દોરો જે XY ઉપર 15 mm છે તે બિંદુ ને p કહો એ જ રીતે આની નીચે પણ 15 mm છે તેથી ચાલો આ બિંદુને p કહો હોરિઝોન્ટલ લીટીઓ દોરો p અને p બંનેથી લોકસ લાઈન દોરો આ પ્રોજેક્ટ કરેલી રેખાઓ છે હવે 60 mm લાંબી લાઇનો તેને સ્થિત કરો તો અહીં અને ચાલો આ બિંદુને q કહીએ તેવી જ રીતે આ બિંદુ આપણો q છે આ લાઈનો જોડી દો હવે બિંદુ q થી 120 ડિગ્રી લાઈન XY સુધી જેથી તે XY લાઇનથી 50 mmની હોરિઝોન્ટલ રેખાને મળે તેથી સૌ પ્રથમ ચાલો આપણે ત્યાં શીટ પર 50 mm લાઇન શોધીએ તેથી તે લીટી શોધીએ q માંથી ચાલો આપણે આ 120 ડિગ્રી શોધીએ અને ચાલો આ બિંદુને r તરીકે કહીએ એકવાર r ત્યાં આવે છે ત્યારે આપણે તેને r મેળવવા માટે નીચે તરફ પ્રોજેક્ટ કરી શકીએ છીએ પહેલાથી જ આપણે તેમના 120 ડિગ્રી એન્ગલથી q જાણીએ છીએ જે આપણે પહેલાથી જ જાણતા હતા અહીં r ને સ્થિત કરવા માટે આપેલું છે પછી p અને r p q r રેખાઓ એ રીતે આગળ પ્રોજેક્ટ થઇ રહી છે ચાલો આ p અને r પણ જોડી દો p અને r હવે આપણે r 1 r 2 ને શોધવું પડશે ચાલો આને 50 mm ઉપર છે તેવું કહીએ આપણે r 1 અને અન્ય લાઇનો સ્થીત કરવા જઈ રહ્યાં છીએ હવે આપણે આ p q લાઇન p q જે XY ને સમાંતર દોરવાની છે અને તેઓ p q ની સાચી લંબાઈની બાજુ રજૂ કરી રહ્યા છે જે 60 mm ની વસ્તુઓ છે હવે આપણે કેન્દ્ર p સાથે એક આર્ક દોરવી પડશે ચાલો સ્લાઇડ પર આપણું ઉદાહરણ 4 જુઓ એકવાર આ દોરાઈ જાય પછી આ પગલું 5 જુઓ લાઇન p q અને p q XY ની સમાંતર હોવાથી તેઓ PQ ની સાચી લંબાઈની બાજુને રજૂ કરે છે અહીં PQ 60 mm છે હવે આપણે અહીંથી કેન્દ્ર p સાથે એક આર્ક દોરવી પડશે અને ત્રિજ્યા pr તે આ p થી r છે જેથી આપણે બિંદુ r 1 શોધી શકીએ તેથી આ દિશામાં આપણે r 1 ને શોધીએ છીએ તે પછી r1 ને r1 સુધી પ્રોજેક્ટ કરવા માટે અને પછી p r1 તે રીતે જોડો અને આ p અને r ની સાચી લંબાઈને રજૂ કરે છે તો p q r એ વસ્તુઓ છે અને p થી r વિશે શું છે તે સાચી લંબાઈ છે જેને આપણે આ રીતે મેળવીશું તો p r 1 આપણે તેને 94 mm જેટલું મેળવીશું ચાલો આપણે તેની ગણતરી કરીએ તો આપણી ડ્રોઇંગ શીટ પર એકવાર આપણે આ p r સ્થિત કરી લો પછી આ બિંદુ માટે પ્રોજેક્ટર રાખવા માટે આર્ક દોરો આ r 1 ને પ્રોજેક્ટ કરો જે ચાલો આપણે તેને r 1 કહીએ અને p r p r 1 જોડીએ તેથી આ p r દોર્યા પછી p r અને p r 1 પણ આ બિંદુઓને જોડે છે હવે આપણે સાતમા પગલા તરફ આગળ વધીશું જ્યાં આપણે r2 પર હોરિઝોન્ટલ રેખાને પહોંચી વળવા કેન્દ્ર q અને ત્રિજ્યા q r સાથે એક આર્ક દોરવાની છે જે q r ત્રિજ્યાની છે તેથી આ ત્રિજ્યા સાથે જો આપણે આ રીતે જઈશું તો આપણે r2 શોધીશું પછી r2 ને શોધવા બધી રીતે આ r 2 ને પ્રોજેક્ટ કરો તો ચાલો આપણે તે ડ્રોઇંગ શીટ પર જોઈએ આપણે r અને q r ત્રિજ્યાથી p અને r પણ સ્થિત કર્યા છે qr ત્રિજ્યા થી r 2 લાઇન સ્થિત કરવા માંટે તેને આં હોરિઝોન્ટલ અક્ષ પર પ્રોજેક્ટ કરો સુધી એકવાર r 2 લાઈન ત્યાં આવી જાય પછી q અને r2 જોડો તેથી આપણે આ આખી લાઈન અહીં r2 સ્થિત કરી છે પછી q અને r r2 ને જોડવું પડશે q અહીં r2 અહીં છે તેથી p થી અને આ r છે આપણે એક આર્ક પ્રોજેક્ટ લઈએ છીએ ત્યાંથી તેને r 2 લાઈન પર લઈએ છીએ તે પ્રોજેક્ટ r2 અમને મળી એક લાઈન qr ની સાચી લંબાઈને રજૂ કરવા અને પછી આ q r2 માં જોડાઓ તો આ આપણી Q પોઇન્ટ Q થી r ની સાચી લંબાઈ છે એકવાર તે થઈ જાય પછી આપણે એક વાસ્તવિક ત્રિકોણ દોરીશું તેથી આપણે આને p પોઇન્ટ થી r 1 સ્થિત કરવા માટે સ્થાનાંતરિત કરવું પડશે એ જ રીતે q1 r2 થી શોધો જો આપણે જોઈ રહ્યા છીએ કે આ તે બિંદુ છે જે અહીંયા છેદે છે તો હવે p માંથી આ લાઈનો જોડો આને PQ લાઈન નામ આપો અને અહીંથી Q થી R મને માફ કરશો આ તે R નથી તેથી આપણી પાસે QR લાઇન છે જેમાંથી પસાર થાય છે કે અમારી પાસે PR લાઇન છે અને અમારી પાસે એક PQ લાઇન પણ છે હવે જો આપણે આ જોઇએ છીએ તો આ કોણ Q અને R દ્વારા બનાવેલું એંગલ 113 ડિગ્રીની આસપાસ હશે અને આ લંબાઈ જે જરૂરી છે અને આ QR લંબાઈ જે જરૂરી છે આ રીતે આપણે PQ અને QR વચ્ચે આ સાચો કોણ બનાવીએ છીએ PQ એંગલ તેથી PQ અને QR વચ્ચેનું કોણ જે 113 ડિગ્રીની આસપાસ થાય છે અહીં તે તમારા ડ્રોઇંગ લાઇનને લીધે 112 ડિગ્રી 113 ડિગ્રી છે તેને દોરવાની દ્રષ્ટિએ આપણે કેટલા સાવચેત છીએ આપણે તેને કેવી રીતે પ્રોજેકટ કરીએ છીએ તેના આધારે આ એક બે ડિગ્રી એંગલ હંમેશા વધઘટ કરે છે અને આપણે સ્લાઇડમાં એક નવો કન્સેપ્ટ શીખીશું જેને આપણે લાઈનનો ટ્રેસ કહીએ છીએ તેથી સંદર્ભ સપાટીના સંદર્ભમાં કોઈ લાઇનના આંતરછેદના બિંદુ અથવા તેમના વિસ્તરણને લાઇનના ટ્રેસ કહેવામાં આવે છે અને હોરિઝોન્ટલ સપાટી અને વર્ટિકલ સપાટી સાથે લાઇનના જુદા જુદા પ્રકારનાં ટ્રેસ હોય છે ચાલો હોરિઝોન્ટલ સપાટી એક લીટી પોતે અથવા તેના આંતરછેદથી જોઈએ જો તે હોરિઝોન્ટલ સપાટીને સ્પર્શે તો આપણે હોરિઝોન્ટલ સપાટી પરની લાઇનના ટ્રેસ કહીએ છીએ અને સામાન્ય રીતે અમે તેને HT ચિહ્ન દ્વારા સૂચવીએ છીએ અને આ હોરિઝોન્ટલ સપાટીનો એક બિંદુ છે અને તેને hp માં રહેલા કોઈ પણ બિંદુનો TV કહેવામાં આવે છે હોરિઝોન્ટલ સપાટીમાં બિંદુનો ઉપરનું દૃશ્ય કારણ કે જ્યારે તમે શોધી રહ્યાં હો ત્યારે તે છેદે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે પેન લઈએ અને તે આ બિંદુને સ્પર્શે છે તેથી આ લાઇન જે સ્પર્શ કરવા જઈ રહી છે તેથી તે આ સંદર્ભ સપાટીને છેદે છે અને તે બિંદુ જેને આપણે ટ્રેસ કહી રહ્યા છીએ અને જો તે હોરિઝોન્ટલ સપાટીને છેદે છે તો આપણે તેને એક HT પોઇન્ટ તરીકે કહીશું અને જ્યારે તે ફ્રન્ટ વ્યૂની વાત આવે છે તરત જ પ્રોજેક્શન XY લાઇન પર આવે છે કારણ કે તે બિંદુને સ્પર્શ કરે છે તેથી જ્યારે તમે તેને પ્રોજેકટ કરો છો ત્યારે તે XY લાઇનના તે પ્રોજેક્શન તરફ આગળ વધે છે અને તે બિંદુ આપણે સામાન્ય રીતે તેને h દ્વારા દર્શાવીએ છીએ એ જ રીતે જો કોઈ વર્ટિકલ સપાટીને લાઈન સ્પર્શતી હોય તો છેદન બિંદુ કાં તો તે અથવા એક્સ્ટેંશન પોઇન્ટ છે જેને આપણે વર્ટીકલ સપાટી પર લીટીના ટ્રેસ કહીએ છીએ અને સામાન્ય રીતે આપણે તેને VP VT દ્વારા સૂચવીએ છીએ અને આ વર્ટિકલ સપાટી પરનું એક બિંદુ છે અને જ્યારે આપણે ઉપરના દેખાવમાં જોઈએ છીએ ત્યારે આ બિંદુ XY અક્ષ સાથે છેદે છે તેથી આપણે તેને XY અક્ષ પર જોશું આ લાઇનો અને ટ્રેસ વિશે વધુ જોઇએ આપણે પછીનાં વર્ગમાં આપણા સપાટીની સાથે શીખીશું જો તેઓ હોરિઝોન્ટલ સપાટી વર્ટિકલ સપાટી એક બીજાને કેવી રીતે આ સપાટીથી જુદા જુદા પ્રોજેક્શન્સ માટે સ્થાનાંતરિત કરવા પડશે અને તેઓ સાથે છેદે છે તો આગળનાં વર્ગમાં મળીએ